પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ એકવાર બધી પેટન્ટેબિલિટી સર્ચ પૂરી થઈ જાય એટલે સર્ચર તેનો રિપોર્ટ તૈયાર કરે એકવાર બધી પેટન્ટેબિલિટી સર્ચ પૂરી થઈ જાય એટલે સર્ચર તેનો રિપોર્ટ તૈયાર કરે રિપોર્ટમાં સામાન્ય રીતે નિમ્નલિખિત બિંદુઓનો સમાવેશ હશે પહેલા રિસર્ચ ના વિષયવસ્તુની વિગતો પછી સર્ચ મા તેને મળેલા બધા રેફરન્સ ની વિગતો અને પછી તેમાંથી કયા રેફરન્સ વધુ પ્રાસંગિક છે તેની પર ચર્ચા હશે રિપોર્ટમાં સામાન્ય રીતે નિમ્નલિખિત બિંદુઓનો સમાવેશ હશે પહેલા રિસર્ચ ના વિષયવસ્તુની વિગતો પછી સર્ચ મા તેને મળેલા બધા રેફરન્સ ની વિગતો અને પછી તેમાંથી કયા રેફરન્સ વધુ પ્રાસંગિક છે તેની પર ચર્ચા હશે તેમાં પેટન્ટેબિલિટી ના ધોરણ અથવા માપદંડ વિશે પણ સંક્ષિપ્ત ચર્ચા હશે જેવી રીતે કે નવીનતા એટલે શું ઇન્વેન્ટિવ સ્ટેપ એટલે શું તથા ઇન્ડસ્ટ્રિયલ ઍપ્લિકેશન એટલે શું તેમાં પેટન્ટેબિલિટી ના ધોરણ અથવા માપદંડ વિશે પણ સંક્ષિપ્ત ચર્ચા હશે જેવી રીતે કે નવીનતા એટલે શું ઇન્વેન્ટિવ સ્ટેપ એટલે શું તથા ઇન્ડસ્ટ્રિયલ ઍપ્લિકેશન એટલે શું રિપોર્ટનો એક નિષ્કર્ષ પણ હશે પછી એ નિષ્કર્ષ અનુકૂળ હોઈ શકે એટલે કે આવિષ્કાર નું પેટન્ટિંગ થઈ શકે એવો હોય ક્યાં તો નકારાત્મક હોય એટલે કે એવું કહે કે આવિષ્કારનું પેટન્ટિંગ ન થઈ શકે અથવા તે પેટન્ટેબલ નથી રિપોર્ટનો એક નિષ્કર્ષ પણ હશે પછી એ નિષ્કર્ષ અનુકૂળ હોઈ શકે એટલે કે આવિષ્કાર નું પેટન્ટિંગ થઈ શકે એવો હોય ક્યાં તો નકારાત્મક હોય એટલે કે એવું કહે કે આવિષ્કારનું પેટન્ટિંગ ન થઈ શકે અથવા તે પેટન્ટેબલ નથી ઉપરાંત નિષ્કર્ષ ન્યૂટ્રલ પણ હોઈ શકે અર્થાત એવું જણાવે કે પેટન્ટિંગ ની સારી એવી શક્યતા છે પણ તેની સામે ઊભા થનારા ઘણા વિરોધ પણ હોઈ શકે છે ઉપરાંત નિષ્કર્ષ ન્યૂટ્રલ પણ હોઈ શકે અર્થાત એવું જણાવે કે પેટન્ટિંગ ની સારી એવી શક્યતા છે પણ તેની સામે ઊભા થનારા ઘણા વિરોધ પણ હોઈ શકે છે નિષ્કર્ષ જણાવ્યા પછી રિપોર્ટ એવું રાઇડર મૂકીને પૂરો થશે કે આ રિપોર્ટની અમુક મર્યાદાઓ છે નિષ્કર્ષ જણાવ્યા પછી રિપોર્ટ એવું રાઇડર મૂકીને પૂરો થશે કે આ રિપોર્ટની અમુક મર્યાદાઓ છે હવે અમુક કારણોને લીધે અમુક સર્ચર પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ જણાવવાનું ટાળે છે જ્યારે સર્ચ નું પરિણામ નકારાત્મક હોય છે અર્થાત તેનું પરિણામ એવું સૂચવે છે કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવી નહીં શકાય હવે અમુક કારણોને લીધે અમુક સર્ચર પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ જણાવવાનું ટાળે છે જ્યારે સર્ચ નું પરિણામ નકારાત્મક હોય છે અર્થાત તેનું પરિણામ એવું સૂચવે છે કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવી નહીં શકાય હવે આ નહીં જણાવવાનું કારણ એવું હોઈ શકે કે તેમનું પરિણામ ખોટું પણ ઠરી શકે અર્થાત સર્ચ કરતી વખતે તે ખોટા રસ્તે ગયા હોય અને તેથી તે ક્લાયન્ટને લિખિતમાં જણાવવા ન માગતા હોય કે તે આવિષ્કારનું પેટન્ટિંગ નહીં કરી શકાય હવે આ નહીં જણાવવાનું કારણ એવું હોઈ શકે કે તેમનું પરિણામ ખોટું પણ ઠરી શકે અર્થાત સર્ચ કરતી વખતે તે ખોટા રસ્તે ગયા હોય અને તેથી તે ક્લાયન્ટને લિખિતમાં જણાવવા ન માગતા હોય કે તે આવિષ્કારનું પેટન્ટિંગ નહીં કરી શકાય ઉપરાંત આ માહિતી મુકદમો થાય ત્યારે જો કોઈના હાથમાં આવે તો તે તબક્કે તેને ક્લાયન્ટની વિરુદ્ધ વાપરી શકાય એવું દર્શાવવા માટે કે ક્લાયન્ટને એવો રિપોર્ટ મળેલો હતો કે તેનો આવિષ્કાર પેટન્ટેબલ નથી અને તેમ છતાં તેણે તેની માટે કોઈક રસ્તે પેટન્ટ મેળવી લીધું ઉપરાંત આ માહિતી મુકદમો થાય ત્યારે જો કોઈના હાથમાં આવે તો તે તબક્કે તેને ક્લાયન્ટની વિરુદ્ધ વાપરી શકાય એવું દર્શાવવા માટે કે ક્લાયન્ટને એવો રિપોર્ટ મળેલો હતો કે તેનો આવિષ્કાર પેટન્ટેબલ નથી અને તેમ છતાં તેણે તેની માટે કોઈક રસ્તે પેટન્ટ મેળવી લીધું આ સિવાય આપણે પહેલા જ કહી ચુક્યા છીએ કે પરફેક્ટ પેટન્ટેબિલિટી સર્ચ જેવું કશું હોતું નથી આ સિવાય આપણે પહેલા જ કહી ચુક્યા છીએ કે પરફેક્ટ પેટન્ટેબિલિટી સર્ચ જેવું કશું હોતું નથી આ કારણને લીધે જ જો રિપોર્ટ નું પરિણામ નકારાત્મક હોય તો સામાન્ય રીતે તેને લેખિતમાં આપવામાં આવતું નથી અને અમુક પ્રોફેશનલ અર્થાત સર્ચર આ માહિતી ફક્ત ફોન પર જણાવી દે છે આ કારણને લીધે જ જો રિપોર્ટ નું પરિણામ નકારાત્મક હોય તો સામાન્ય રીતે તેને લેખિતમાં આપવામાં આવતું નથી અને અમુક પ્રોફેશનલ અર્થાત સર્ચર આ માહિતી ફક્ત ફોન પર જણાવી દે છે